નમસ્કાર આપણે સંચાલકીય સેવાઓ અને સમકાલીન મુદ્દાઓ વિશેના પાંચમા અઠવાડિયામાં છીએ મે ગઇકાલે જ્યાં થી અધૂરું મૂક્યું હતું ત્યાંથી ચાલુ રાખીશ અમે સ્થિતિ વિભાજન લક્ષ્યીકરણ અને સ્થિતિ અને મૂલ્ય દરખાસ્ત બનાવવા વિશે ચર્ચા કરી રહ્યા છીએ જે ગ્રાહકોને ગમશે તેથી અમે ગઈકાલે આ ચોક્કસ આકૃતિની ચર્ચા કરી રહ્યા હતા કારણ કે આ સ્થિતિની સંપૂર્ણ વિભાવના સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલું છે જેનો મૂળભૂત અર્થ ગ્રાહકોના ચોક્કસ લક્ષિત જૂથ માટે મૂલ્યોનો સમૂહ બનાવવાનો છે તેથી જ સ્થિતિ વિભાજન બજાર વિભાજન ગ્રાહક ઓળખ વ્યક્તિત્વ ગ્રાહકોની વર્તણૂકને ઊંડાણપૂર્વક સમજવા અને તેમના માટે મૂલ્ય દરખાસ્તોનું અવિભાજ્ય આકર્ષક પેકેજ બનાવવા સાથે ખૂબ જ નજીકથી જોડાયેલું છે અમે ગઈકાલે ચર્ચા કરી હતી કે વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત કરતી સૌથી શ્રેષ્ઠ સેવાઓ છે ઘણીવાર આ ચતુર્થાંશમાં શરૂ થાય છે જેને અમે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કહીએ છીએ તેનો અર્થ એ છે કે સેવા પેકેજ જે રજુઆતના ચોક્કસ પેકેજ સાથે ચોક્કસ બજાર વિભાજન પર કેન્દ્રિત છે જેમ આપણે ગઈકાલે ચર્ચા કરી હતી તેમ અરવિંદ આઈ કેર હોસ્પિટલની શરૂઆત દક્ષિણ ભારતમાં આંખની સંભાળની સુવિધા તરીકે મદુરાઈમાં આર્થિક પિરામિડના તળિયેના ગ્રાહકો માટે આર્થિક રીતે વંચિત ગ્રાહકો માટે થઈ હતી તેથી તેનુ ભૂગોળ ખૂબ જ કેન્દ્રિત હતું લક્ષ્ય બજાર ખૂબ જ સ્પષ્ટ રીતે ઓળખવામાં આવ્યું હતું અને એમાં રજૂ કરવામાં આવતી સેવા મોતિયાની સારવાર દર્દીઓના ઓપરેશન તેમના લેન્સના કારણે નબળી દ્રષ્ટિ ધરાવતા રેટિના લેન્સ જેને મોતિયા કહેવાય છે તે સેવાઓ છે તેથી તેઓએ પ્રક્રિયાઓ બનાવી તેઓએ આ બજાર લક્ષ અને સેવા લક્ષના આધારે કર્મચારીની યોગ્યતા બનાવી એકવાર તેઓ સ્થાપિત થઈ જાય અને એકવાર તેઓ તે ચોક્કસ સેવા પેકેજની ચોક્કસ કળા અને વિજ્ઞાનમાં નિપુણતા મેળવે પછી ત્યાં વિવિધ માર્ગો હોય છે જે તેમના માટે ખુલ્લા હોય છે તેથી અમે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે ભોજોહોરી મન્ના એક વિશિષ્ટ ઉચ્ચ ગુણવત્તાની બંગાળી ભોજન જે આધુનિક વાતાવરણમાં આધુનિક સુવિધાઓમાં પરંપરાગત ભોજન આપવામાં આવે છે તેથી અમે ચર્ચા કરી કે ભોજોહોરી મન્ના છે અને તે જ રીતે કરીમ જેવા ઉદાહરણો છે જે મુગલાઈ ભોજન માટે દિલ્હીમાં ખૂબ પ્રખ્યાત સંસ્થા છે તેઓએ જૂની દિલ્હીમાં શરૂઆત કરી તેઓ ઘણા વર્ષોથી ત્યાં હતા હવે તેમની દક્ષિણ દિલ્હીમાં બીજી શાખા છે વિતરણ માટે કેટલાક નાના આઉટલેટ્સ છે પરંતુ તેઓ મૂળભૂત રીતે દિલ્હીમાં કેન્દ્રિત છે બીજી બાજુ દિલ્હીમાં સાગર એક ખૂબ જ પ્રખ્યાત દક્ષિણ ભારતીય ભોજનાલય છે તેઓએ દક્ષિણ દિલ્હીમાં એક નાનકડી સંસ્થામાં શરૂઆત કરી પરંતુ તેઓ જે કરી રહ્યા હતા તેમાં તેઓ એટલા સારા બની ગયા તેઓ તેમના ઘણા મોટા સ્પર્ધકોને કબજે કરવામાં સક્ષમ હતા અને આજે તેઓ સમગ્ર દિલ્હીમાં સમગ્ર ઉત્તર ભારતમાં ભારતના અન્ય ઘણા શહેરોમાં ફેલાયેલા છે અને વિદેશમાં પણ તેમની શાખાઓ છે તેથી જેમ આપણે અહીં જોઈએ છીએ કે સેવા વ્યવસાયો સંપૂર્ણ રીતે કેન્દ્રિત છે સેવા વ્યવસાયો ચોક્કસ સેવા પર કેન્દ્રિત છે અરવિંદની જેમ સમય જતાં ચોક્કસ બજાર વિભાજન પર કેન્દ્રિત થાય છે તેઓ તે જ સમાન બજાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખે છે તેમના માટે સેવા આપતા બજારોની સંખ્યા સમાન રહે છે તેઓ મુખ્યત્વે ઉચ્ચ ગુણવત્તાની વૈશ્વિક માનક આંખની સંભાળ સેવા સાથે આર્થિક રીતે પછાત ગ્રાહક વર્ગોને સેવા આપવાના દલિત લોકોની સેવા કરવાના અને તેમના મિશન પ્રત્યે ખૂબ જ સાચા છે પરંતુ તેમની પાસે હવે આંખની સંભાળ સાથે તેઓને મોતિયા છે મોતિયાનું ઓપરેશન જે તેમની મૂળ સેવા હતી પરંતુ તેઓએ આંખની અન્ય સારવારના ઘણા પ્રકારો ઉમેર્યા છે પછી ભલે તે મધુપ્રમેહ રેટિનોપેથી ગ્લુકોમા માટે મેક્યુલર ડિજનરેશન વિવિધ પ્રકારની સારવાર કે આંખના અન્ય જટિલ રોગો હોય તેથી હવે સેવાઓની વિશાળ શ્રેણી છે જે તે તેમની પાસેથી ઉપલબ્ધ છે અલબત્ત તેઓ અન્ય તબીબી ક્ષેત્રોમાં પ્રવેશ મેળવતા નથી પરંતુ એક રીતે અરવિંદ આ ચતુર્થાંશમાંથી આ ચતુર્થાંશમાં આવી ગયા છે અરવિંદ આજે એક જ બજાર છે પણ ઘણી સેવાઓ છે બીજી બાજુ ભોજોહોરી મન્ના અથવા સીસીડી સ્ટારબક્સ આમાંના ઘણા પ્રખ્યાત સેવા આઉટલેટ્સ સેવાઓ પર કેન્દ્રિત છે તેથી ભોજોહોરી મન્ના બંગાળી ભોજન કોફી કેફે ડે અથવા કોફી પર સ્ટાર બક્સ એ ત્રીજા સ્થાનનો અનુભવ છે તેઓ ઘણી અન્ય બજારો માં સેવા આપી રહ્યા છે મુંબઈ અને અન્ય શેહરો માં પણ સેવા આપે છે સીસીડી IIT અને તેના જેવી પ્રતિષ્ઠિત અન્ય સંસાથાઓને સેવા આપે છે તેથી તેમની કિંમતની દરખાસ્ત સમાન રહે છે તેઓ એક જ પ્રકારના ખાદ્યપદાર્થો અને પીણાના વ્યવસાયમાં છે પરંતુ તેઓ વિવિધ પ્રકારના ગ્રાહકોને સેવા આપે છે તેથી ટૂંકમાં વ્યવસાયો સામાન્ય રીતે અહીંથી શરૂ થાય છે અને તેઓ આ દિશામાં જાય છે તેથી કાં તો ઘણાં વિવિધ પ્રકારનાં બજારોને સાંકડી સેવા રજૂ કરે છે અથવા સાંકડી રીતે વ્યાખ્યાયિત બજાર વિભાગને રજૂ કરવામાં આવતી સેવાઓની વિશાળ શ્રેણીને રજૂ કરે છે મેં ગઈ કાલે તમને વિનંતી કરી હતી કે તમે આ છ બ્લોકમાં તમારી સામેના પ્રશ્નોના સમૂહ સાથે સ્થિતિની આ સમજને જોડો અમારા વર્તમાન સેવા ઉત્પાદનો માટે મૂલ્યની દરખાસ્ત શું છે અને અમે કયા બજાર વિભાજનને લક્ષ્યાંકિત કરી રહ્યા છીએ તેની સાથે શરૂ કરીને અમે હવે કયા ગ્રાહકોને સેવા આપીએ છીએ અને અમે કયા ગ્રાહકોને લક્ષ્ય બનાવવા માંગીએ છીએ વર્તમાન અને સંભવિત ગ્રાહકોના મનમાં અમારી પેઢી શું ધરાવે છે અમારા દરેક સેવા ઉત્પાદનો અમારા સ્પર્ધકોથી કેવી રીતે અલગ છે આ કેટલાક નવા વિચારો છે તેથી તમે જુઓ છો કે આ વધુ આંતરિક પરિબળો છે અને અહીં કેટલાક બાહ્ય પરિબળો છે કે અમારા દરેક સેવા ઉત્પાદનો અમારા સ્પર્ધકોથી કેવી રીતે અલગ છે અમારા લક્ષ્ય ગ્રાહકો અમારી સેવાને તેમની જરૂરિયાતોને સંતોષવા માટે કેટલી સારી રીતે માને છે અને આપણે તેમાં શું ફેરફાર કરવો જોઈએ આ આંતરિક નિર્ણયો છે કે તમે કયો મૂલ્ય પ્રસ્તાવ આપવા માંગો છો આપણે કયા ગ્રાહકોને સેવા આપવા માંગીએ છીએ ગ્રાહકના મનમાં અમે શું સ્થાન બનાવવા માંગીએ છીએ આપણે બાહ્ય પરિબળો પર ધ્યાન આપીએ છીએ કે આપણે સ્પર્ધકો સાથે કેવી રીતે તુલના કરીએ છીએ અને સ્પર્ધકો માટે કયા સ્તરે ભિન્નતાના આદર સાથે અમને ગ્રાહકની જરૂરિયાતોની જરૂર છે હવે મેં તમને વિનંતી કરી છે કે તમે એક નવો સેવા ઉપાય બનાવો ઓળખો અથવા તમે પરિચિત હો અને અગાઉના ચાર ચતુર્થાંશના સંદર્ભમાં સમજો તેવી સેવાને ઓળખો તે ક્યાં છે અને પછી આ છ બ્લોકના પ્રશ્નોના જવાબને ઓળખવાનો પ્રયાસ કરો આપણે તે વિગતમાં તેની ચર્ચા કરી નથી પરંતુ એવા વ્યવસાયો છે જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત નથી કર્યું શક્ય નથી કે બધી બિગ બઝાર હોય જ્યાં જુદા જુદા લોકા માટે જુદી જુદી પ્રકાર ની વસ્તુ હોય દાખલા તરીકે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ગ્ર્રમીન બેંક લઈએ તેથી ગ્રામીણ બેંક તેના નામથી તે ગામડાઓ પર કેન્દ્રિતછે તે ગ્રાહકોની ચોક્કસ પ્રકારની આર્થિક પાર્શ્વચિત્રની સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે જ્યારે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના મૂલ્ય જ એવા છે કે તેઓ ભારત માં રહેલા વિવિધ પ્રકાર ના તમામ લોકો ને સેવા આપે છે તેઓ એવા ગ્રાહકને સેવા આપે છે કે જેની પાસે માત્ર 500 રૂપિયાની ડિપોઝિટ છે અને તેઓ એવા ગ્રાહકને સેવા આપે છે જેની પાસે 500 કરોડની ડિપોઝિટ છે પરંતુ દરેક વ્યક્તિ માટે બધું જ બનવાની આ ખૂબ જ મુશ્કેલ સ્થિતિ છે તેથી મૂળભૂત રીતે અમે આ બે અલગ અલગ બજાર કેન્દ્રિત અને સેવા કેન્દ્રિતને ઓળખીએ છીએ અમે તેની ચર્ચા કરી છે અમે હમણાં જ જેના પર આપણે ધ્યાન કેન્દ્રિત નથી કર્યું તેની ચર્ચા કરી છે અને આમાં દેખીતી રીતે હંમેશા જોખમ રહેલું હોય છે અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા જેવી અગ્રણી સંસ્થા માટે પોતાના હોદ્દા નથી સાથે તેમની સેવાની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખવાનું ઘણીવાર મુશ્કેલ હોય છે ઘણી કંપનીઓ જેમ કે જનરલ ઇલેક્ટ્રીક અથવા તો આપણી જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા છે કે જે વિશાળ માર્કેટ માં પણ વિવિધ પ્રકાર ની ઉચ્ચ ગુણવત્તા વારી સેવા પ્રદાન કરે છે પરંતુ મોટાભાગે સારી વ્યૂહરચના એ વિશિષ્ટ STP બનાવવાની હોય છે એક વિશિષ્ટ સ્થાન જે ગ્રાહકોના વિશિષ્ટ રીતે ઓળખાયેલા વિભાજનને લક્ષ્ય તરીકે રજૂ કરવાના ખૂબ જ વિશિષ્ટ સમૂહ સાથે સેવા આપે છે તેથી મૂળભૂત રીતે આપણે લક્ષ્ય વિભાજન કેવી રીતે પસંદ કરીએ તે કોઈપણ રીતે પ્રભાવિત કરશે આપણે આપણા મૂલ્યોનો પોર્ટફોલિયો કેવી રીતે બનાવીશું જ્યારે તે સમાન વિભાજનમાં નિર્દેશિત કરવામાં આવે ત્યારે રજૂઆત સાથે મેળ ખાવી અથવા તેનાથી વધુ કરવી સરળ છે આ તે છે જ્યાં તમે ખરેખર મૂલ્ય પ્રસ્તાવ બનાવી શકો છો જે માત્ર નફાની સંભાવનાથી આગળ વધે છે જેમ આપણે અરવિંદના કિસ્સામાં જોયું છે જો તમે દરેક માટે બધું બનવાનો પ્રયાસ કરી રહ્યાં છો પરંતુ સેવા કેન્દ્રિત અથવા બજાર કેન્દ્રિત સ્થિતિમાં સ્ટારબક્સ અથવા કોફી કેફે ડે અથવા અરવિંદ આઈ કેર અથવા ભોજોહોરી મન્ના અને તેથી વધુ જેવી શ્રેષ્ઠ સેવા બનાવવી શક્ય છે હવે અમે બીજી મહત્વની સમજણ પર આવીએ છીએ કે આ સ્થિતિ જ્યારે તે બનાવવામાં આવે છે ત્યારે તે સામાન્ય રીતે બંડલ હોય છે મૂલ્યોના તે સ્થિતિ સેટમાં વસ્તુઓની સંખ્યા છે તેથી તે મૂલ્યોનો સમૂહ છે એક મૂલ્ય નહીં અમે ઘણીવાર મૂલ્ય પ્રસ્તાવમાં આ વ્યક્તિગત વસ્તુઓને વિશેષતાઓ તરીકે પણ કહીએ છીએ અને આ વિશેષતાઓ બે અલગ અલગ પ્રકારના હોય છે એક મહત્વપૂર્ણ લક્ષણ છે હવે ઉદાહરણ તરીકે મહત્વપૂર્ણ વિશેષતા જોઈએ એરલાઇન્સ સેવામાં સલામતી એ એક મહત્વપૂર્ણ લક્ષણ હશે કારણ કે તે મહત્વપૂર્ણ છે કારણ કે તે લગભગ ફરજિયાત છે જ્યાં સુધી તમારું વિમાન તમારા મુસાફરો માટે ઉચ્ચ વર્ગની સુરક્ષા અને સલામતીની ખાતરી ન કરો ત્યાં સુધી તમે એરલાઇન સેવા તરીકે ટકી શકતા નથી તેથી તમે સેવા આપતા લોકો અને તમે સેવા આપવા માટે ઉપયોગ કરો છો તે મશીનો અથવા ઉપકરણ બંને માટે સલામત અને સુરક્ષિત હોવા જોઈએ તેથી તે મહત્વનું છે કે કોઈ યાત્રિ કોઈ ગ્રાહક એરલાઈન પસંદ કરશે નહીં જે તેને તે સુરક્ષા અને સલામતીની ભાવના વ્યક્ત કરતું નથી પરંતુ એકવાર આ થઈ જાય એટલે કે આ પ્રવેશ અવરોધને પાર કરી લીધો છે તમે સલામતી સુરક્ષાના સંદર્ભમાં તે સ્તરની ખાતરી પ્રદાન કરી છે તમે સમાન રીતે લાયકાત ધરાવતા અન્ય ખેલાડીઓ સાથે મેદાનમાં હશો અને તે તબક્કે ગ્રાહકો નિર્ણય લેશે કે અન્ય વિશેષતાઓની સંખ્યાના આધારે કઈ એરલાઈન્સમાં ઉડાન ભરવી તેની પસંદગી કરશે અન્ય લક્ષણો પણ છે જે કદાચ સલામતી જેટલુ મહત્વ નથી ધરાવતા પરંતુ લક્ષણોના આ અન્ય સમૂહો નિર્ણાયક છે ત્યાં તેને નિર્ધારિત વિશેષતાઓ કહેવાય છે કારણ કે ગ્રાહક તે લક્ષણોનો ઉપયોગ કરે છે એ નક્કી કરવા માટે કે તે કઈ ઉપલબ્ધ એરલાઈન્સના સમુદાયમાંથી ઉડાન ભરી શકે છે તેઓ જેઓ બધા સલામતી અને સુરક્ષા માટે લાયક છે આ ભાડું અથવા તેમનું સમયપત્રક પ્રસ્થાનનો આગમન સમય વગેરે જેવા છે તેથી આ તમામ તેમની અર્થતંત્ર વર્ગની કિંમતો અથવા તેમના સેવા પ્રકારના અન્ય લાભો ઉપલબ્ધ છે વૃદ્ધ અને વરિષ્ઠ નાગરિકો માટે સહાયતા પૈડાવાળી ખુરશીની ઉપલબ્ધતા વગેરે છે તેથી તેમાંના ઘણા બધા છે તે બધા ત્યાં હોઈ શકે છે ત્યાં જરૂરિયાતોનો વંશવેલો પણ છે જે ગ્રાહકોના પ્રકાર પર આધારિત છે દેખીતી રીતે જ વરિષ્ઠ નાગરિક મુસાફરી કરે છે તે નિર્ણાયક વિશેષતાની શોધમાં હશે જે તેને અથવા તેણીને સક્ષમ બનાવે છે જેમ કે સાથીદારની ઉપલબ્ધતા પૈડાવાળી ખુરશીની ઉપલબ્ધતા સીટોની ઉપલબ્ધતા વગેરે તે પછી નિર્ણાયક લક્ષણો બનશે બીજી બાજુ રજા પર જતા યુવાન પરિવાર માટે કદાચ ભાડું અને ફ્લાઇટનું સમયપત્રક એ વિશેષતાઓનો વધુ મહત્ત્વનો સમૂહ બની જશે તેથી વિશેષતાઓના આ બે સમૂહ મહત્વના લક્ષણો દરવાજા પાસ જેવા છે પરંતુ એકવાર તમે આવો પછી અન્ય સમૂહ હશે જેને અમે નિર્ણાયક કહીએ છીએ જે નક્કી કરશે કે તમે ગ્રાહકની પસંદગીની સફળ પસંદગી બનશો કે નહીં અમે થોડા સમય પહેલા ચર્ચા કરી રહ્યા હતા જ્યારે આપણે જોઈએ છીએ કે તે છ બ્લોક આંતરિક નિર્ણયો અને આંતરિક વિશ્લેષણ તેમજ આંતરિક ધારણાઓ પર આધાર રાખે છે કે આપણે ક્યાં જવા માંગીએ છીએ આજે આપણે કયા ગ્રાહકોને સેવા આપી રહ્યા છીએ કયા પ્રકારના ગ્રાહકો અમે આવતીકાલે સેવા આપવા માંગીએ છીએ વગેરે આ બધા આંતરિક નિર્ણયો છે અને ત્યાં બાહ્ય નિર્ણયોના સમૂહ છે જે અમારા વર્તમાન ગ્રાહકો છે વર્તમાન સ્પર્ધકો છે અમે તેમની સાથે કેવી રીતે તુલના કરીએ છીએ જે અમારા ભાવિ સ્પર્ધકો છે અને અમે તેમની સામે આ પ્રકારના મુદ્દાઓ કેવી રીતે સ્પર્ધા કરીશું તેથી તેથી તેને આંતરિક વિશ્લેષણ તેમજ બાહ્ય સ્પર્ધાત્મક વિશ્લેષણ અને તેથી વધુ બજાર વિશ્લેષણની જરૂર છે અને દેખીતી રીતે આપણે વિભાજન વિશે વાત કરી રહ્યા હતા જે સ્થિતિ સાથે ખૂબ જ જોડાયેલ છે વિભાજનના કદ વૃદ્ધિ દર માપનક્ષમતા સુલભતા જેવા વિશ્લેષણની જરૂર છે વિભાજન ખૂબ આકર્ષક હોઈ શકે છે પરંતુ શું તમારી પાસે યોગ્ય પ્રવેશ કરવા માટે પૂર્વ જરૂરિયાતનો પ્રકાર છે તેથી ઉત્તર પૂર્વ ભારતમાં તમારા પ્રકારની સેવા માટે ઉત્તમ વિભાજન હોઈ શકે છે પરંતુ શું તમારી પાસે તે પ્રકારના રિમોટ બજાર સુધી પહોંચવા માટેની પૂર્વ જરૂરિયાત છે તેથી આ મૂળભૂત વસ્તુઓ તમારે નક્કી કરવાની છે તેથી જ કહો કે આંતરિક વિશ્લેષણ જેમ કે સંસ્થાના સંસાધનો મર્યાદાઓ ધ્યેયો મૂલ્યોનો સમૂહ છે અને તમારે માત્ર સ્પર્ધકનું જ નહીં પરંતુ બજારની રચના નિતિ અને નિયમનો બિન ભાવ અવરોધો જો કોઈ હોય તો તે વિશ્લેષણ પણ કરવુ પડશે જે બાહ્ય વિશ્લેષણમાં આવે છે તેથી આ રેખાકૃતિ જે અહીં તમારી સામે છે જે તમને એક ખૂબ જ સંયુક્ત અને વ્યાપક સમજણ આપે છે કે તમારા વિભાજન લક્ષ્યાંકન સ્થિતિ આધારિત માર્કેટિંગ કાર્ય યોજના બનાવવા માટે ગ્રાહક વિભાજનના વિશ્લેષણ પર આધારિત હશે તમારા લક્ષ્ય વિભાજન માટે ઓળખ બનાવશે અને પછી તે લક્ષ્ય વિભાજન માટે મૂલ્યોના તમારા ઇચ્છિત સ્થિતિ પેકેજને સ્પષ્ટ કરો અને ખૂબ જ સ્પષ્ટ અભિવ્યક્તિ કે તમારા મૂલ્ય પ્રસ્તાવ દ્વારા કયા લાભો રજૂ કરવામાં આવશે અને વિશ્લેષણ કરો કે તમે કેવી રીતે તફાવત કરશો તમે તફાવત કેવી રીતે જાળવી શકશો તેથી મને ઘણી વાર લાગે છે કે મેં અગાઉના વર્ગમાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો કે આપણે આ ત્રણ મૂળભૂત પ્રશ્નોના જવાબ આપવાના છે કે કોઈ આ સેવા શા માટે ખરીદશે તેઓ અમારી પાસેથી શા માટે ખરીદશે અને શા માટે તેઓ અમારી પાસેથી ખરીદવાનું ચાલુ રાખશે તેઓ શા માટે અમારી પાસેથી ખરીદી કરશે અને શા માટે તેઓ અમારી પાસેથી ખરીદી કરવાનું ચાલુ રાખશે તેને ભિન્નતા સ્પર્ધાત્મક અને સતત ભિન્નતા કહેવામાં આવે છે તેથી આ ભિન્નતા એ સુયોજિત કરી રહી નથી કે તેને વિકસિત કરવાની જરૂર છે કારણ કે સ્પર્ધકો નવી રજૂઆત સાથે આવશે જે તમારી પાસે પ્રતિભાવ પદ્ધતિ હોવી જોઈએ અમુક સમયે તમારે તમારા સ્પર્ધકો કરતાં આગળ હોવુ જોઈએ અને જો તમે પ્રભાવશાળી સ્થિતિમાં હોવ તો ખરેખર સુખદ ન બનશો તમે નવા મૂલ્યની દરખાસ્ત બનાવો છો તે સંબંધિત છે જ્યાં તમે જાણો છો કે તમારા સ્પર્ધકો હંમેશા તમારી રાહ જોતા હોય છે તેથી તમારે હંમેશા એક જ રહેવાની જરૂર છે અને આ માર્કેટિંગ કાર્ય યોજના છે B આના પર આધારિત છે અને આ તારવેલી છે તેનો અર્થ એ છે કે અહીં બજાર વિભાજન છે કેવા પ્રકારનું મૂલ્ય પ્રસ્તાવ ધરાવે છે આ આપણા બજાર વિશ્લેષણ કદ તેમાં સ્થાન વલણો વગેરે વૃદ્ધિના વલણમાં સંસાધનોનું આંતરિક વિશ્લેષણ પ્રતિષ્ઠા અવરોધિત મૂલ્યો વગેરે અને અલબત્ત શક્તિ નબળાઇ તક ધમકીઓ સ્પર્ધાત્મક વિશ્લેષણમાંથી મેળવવામાં આવે છે તેથી વિશ્લેષણના આ સમૂહના આધારે અમે આ ઉદ્દેશ્યો અને લક્ષ્યો અને મૂલ્ય દરખાસ્ત મેળવીએ છીએ અને તે પછી અમે અમારી માર્કેટિંગ યોજના બનાવીએ છીએ અમે આ સમગ્ર અભ્યાસક્રમના અંતમાં પછીથી ચર્ચા કરીશું જ્યાં અમે ભવ્ય માર્કેટિંગ યોજના અને વ્યૂહાત્મક માર્કેટિંગ બનાવવા વિશે વાત કરીશું ત્યારે અમે ફરીથી જોઈશું તેથી માર્કેટિંગ વ્યૂહરચના અને માર્કેટિંગ યોજના અમે આ ચોક્કસ મુદ્દાની ફરી મુલાકાત કરીશું અને જેમ કે તમે સ્લાઇડ પર જુઓ છો તેમ હું ઉલ્લેખ કરી રહ્યો હતો કે તમારી કિંમતની દરખાસ્ત તેમજ તમારી ભિન્નતા સ્થિર રહેશે નહીં તે સ્પર્ધકોના પ્રતિભાવમાં વિકસિત થશે અને વધુ સારું એ છે કે તમે સ્પર્ધક તમારી અપેક્ષા કરતાં આગળ વધો સ્પર્ધકોનો પ્રતિસાદ કેવો હશે અને તમે તેમનાથી આગળ હશો I આ સ્થિતિ નકશા ખૂબ જ સરળ લાગશે જો તમે નવી હોટેલમાં મળવાના છો તો અમે y અક્ષ પર 2 બાય 2 નું સાદું માળખું બનાવીશું જે ગ્રાહકો દ્વારા ચૂકવવાતી કિમત છે પરંતુ અન્ય ઘણી પસંદગીઓ હોઈ શકે છે જેમ કે ઉદાહરણ તરીકે તે ઓછી ખર્ચાળ હોઈ શકે છે પરંતુ વ્યાજબી રીતે સારી સેવા તેથી તે મધ્યમ કિંમતની શ્રેણી છે અને ખૂબ જ ઉપયોગીતા ખૂબ જ કાર્યલક્ષી હોઈ શકે છે તે વધુ વૈભવી ન હોઈ શકે પરંતુ સારી સેવા ભરોસાપાત્ર સેવા આ બધું કેટલીકવાર ઇરાદાપૂર્વક હોટેલ્સ અથવા રોડ બાજુ હોટેલ્સ પરની હાઇવે બાજુ હોટેલ્સ અથવા રેલવે સ્ટેશનની નજીક આવેલી સ્ટેશન હોટેલ્સ અથવા કોઈપણ અન્ય એરપોર્ટ જ્યાં લોકો માત્ર થોડા કલાકો માટે અને આગલી ફ્લાઇટ પકડવા માટે આવે છે તમે વાસ્તવમાં ઓછા ખર્ચાળ અને મધ્યમ સેવાના પ્રકાર પર આધારિત હોઈ શકો છો આ તેથી આ બધી સ્થિતિઓ ભયંકર છે આ બધી વિવિધ પ્રકારની હોદ્દાઓ સાથેની હોટેલ્સ છે કારણ કે વિવિધ પ્રકારના ગ્રાહકો માટે છે અમે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે બધું જ હોવું જરૂરી છે જેમ મેં પહેલા ચર્ચા કરી છે પેલા વિભાજન કરો પછી લક્ષ્ય અને ત્યાર બાદ તમારા ગ્રાહક ની સ્થિતિ નક્કી કરો તેથી અને આ નકશો બનાવવો ખૂબ જ ઉપયોગી છે કારણ કે તે તમને સમજાવે છે કે તમારી જગ્યાઓ ક્યાં છે જ્યાં પહેલાથી જ સ્પર્ધકોના સમુદાય છે અને પેલા વિભાજન કરો પછી લક્ષ્ય અને ત્યાર બાદ તમારા ગ્રાહક ની સ્થિતિ નક્કી કરો તેથી આ નકશો બનાવવાની ખૂબ જ ઉપયોગી રીત છે તેથી આગાહીઓ પણ કરી શકાય છે કે જ્યાં તમારી વર્તમાન સ્થિતિ અને તમારે જ્યાં જવાની જરૂર છે ત્યાં તમે જ્યાં જઈ શકો છો ત્યાંથી તમારા સ્પર્ધાત્મક જોખમો આવી શકે છે તેથી જ અમે કહીએ છીએ કે ચાર્ટ અને નકશો દ્રશ્ય જાગૃતિને સરળ બનાવી શકે છે તેથી તે એક પ્રકારનું દ્રશ્ય યાદપત્ર છે જે દરેક સમયે તમામ કર્મચારીઓને એક જ પૃષ્ઠ પર ખૂબ જ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે તેથી જેમ કે તે કોઈને પણ કહે છે તે 1000 શબ્દોનું ચિત્ર નથી તેથી આ પ્રકારનું નકશા આલેખન જો તેથી સમગ્ર સંસ્થામાં દ્રશ્ય સ્પષ્ટતા અને મંતવ્યોની સર્વસંમતિ માટે ખૂબ જ સારું છે અને તે ઘણીવાર ગ્રાહકને તમે જ્યાં છો ત્યાં ચિત્રિત કરવામાં મદદ કરે છે તેથી જેમ કે અમે ધ્યાન કેન્દ્રિત વ્યૂહરચના સંપૂર્ણ કેન્દ્રિત સેવાનો સારાંશ આપવા માટે ચર્ચા કરી હતી બજાર કેન્દ્રિત અને ધ્યાન વિનાની અમે આ વિભાગોની ચર્ચા કરીએ છીએ જે અમે બજારના વિભાજન વિશે અને જ્યાં સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવતા ખરીદદારોને ખરીદી વર્તન અને વપરાશ પેટર્નની જરૂર છે અને અમે ચર્ચા કરીએ છીએ કે વાસ્તવમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ લક્ષ અને વિભાજનની ઓળખ તેઓ એક પ્રકારની અરસપરસ રીતે હાથ ધરે છે અને અમે સેવા વિશેષતાઓ નિર્ણાયક વિશેષતાઓ અને વિશેષતાઓના મહત્વ વિશે ચર્ચા કરી અને છેલ્લે અમે ચર્ચા કરી બજાર વિશ્લેષણ આંતરિક વિશ્લેષણ અને સ્પર્ધાત્મક વિશ્લેષણ કરીને સ્થિતિ કેવી રીતે કરવી અને અમે કહીને નિષ્કર્ષ પર આવ્યા કે તે સ્થિતિ નકશો ખૂબ જ સારો છે કારણ કે તે અમને અમારી વ્યૂહાત્મક સ્થિતિની કલ્પના કરવામાં મદદ કરે છે અને તે અમને દરેકને આગળ લાવવામાં મદદ કરે છે સંસ્થામાં સમાન પૃષ્ઠ છે અને તે અમને ગ્રાહકને ચિત્રિત કરવામાં મદદ કરે છે અમે જેના માટે ઊભા છીએ તેથી આ તે છે જ્યાં આપણે આજે સમાપ્ત કરીએ છીએ અને આવતીકાલે આપણે સ્થિતિથી ઓળખ તરફ કેવી રીતે જઈશું તે લઈશું